વીજભાર વિતરણ ને કારણે સ્થિત વિદ્યુતસ્થિતિમાન I નિશ્ચિત લંબાઇની રેખા પર લાઈન ચાર્જ આપણે જોયું છે કે ચાર્જ વિતરણને લીધે સ્થિત વિદ્યુતસ્થિતિમાન આપવામાં આવે છે જો r પર ચાર્જ વિતરણ હોય અને હું સદિશ r પર આ સ્થિતિમાનની ગણતરી કરું છું પછી ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિતિમાન Vr140rr rdVતરીકે આપવામાં આવે છે જ્યાં dV સૂચવે છે કે હું r ચલ પર અથવા આ વોલ્યુમ ઉપર સંકલન કરી રહ્યો છું જ્યાં ચાર્જ વિતરણ અ શૂન્ય છે આ લેક્ચરમાં આપણે શું કરીશું બે અથવા ત્રણ ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન માટે સ્થિતિમાન ની ગણતરી કરવા માટે આનો ઉપયોગ કરો હું જે દાખલા લેવા માંગું છું તે એકમ લંબાઈ દીઠ ચાર્જ ઘનતા નો રેખીય ચાર્જ 1 બનશે ત્રિજ્યા r ની ચાર્જની રીંગ ફરીથી એકમ લંબાઈ દીઠ ચાર્જ કરે છે લંબાઈ ચાર્જ ડિસ્ક પર સરળતાથી જનરલાઇઝ્ડ કરી શકાય છે જે આપણે ચાર્જ q પર ઇલેક્ટ્રિક ક્ષેત્ર અથવા બળ ના કિસ્સામાં અગાઉ કર્યું હતું પરંતુ હું એકસરખી ચાર્જ શેલ ચાર્જ ક્ષેત્રફળ વહન કરતા ગોળાકાર શેલને કારણે સ્થિતિમાનની ગણતરી કરવા માટે આ સમયે તેનો ઉપયોગ કરીશ તો ચાલો આપણે લાઈન ચાર્જથી શરૂઆત કરીએ અને કહીએ કે આ ઊગમબિંદુ અને કેન્દ્ર બિંદુ સાથે મૂળ સાથે આપવામાં આવે છે લંબાઈ L2 થી L2 સુધી છે અને હવે તમે પછીથી ઇલેક્ટ્રિક ક્ષેત્રની ગણતરી કરવા માટે આ સ્થિતિમાનનો ઉપયોગ કરવાનો ફાયદો જોશો કારણ કે સ્થિતિમાનમાં મને કોઈ ઘટક વિશે ચિંતા કરવાની જરૂર નથી મારે આ કરવાનું છે હવે હું આ નાના ચાર્જ dy ને લીધે સ્થિતિમાનની ગણતરી કરું છું dy ની ગણતરી Vr L2L2 dy40 r yy અને આ સંકલન કરીએ તો Vr L2L2 dy40 r yy અને y ની કિંમત L2 થી L2 સુધી બદલાય છે કોઈ ઘટક નથી કે કંઈપણ નથી માત્ર એક ગણતરી છે તો હવે આપણે તે કરીએ તેથી આ સંકલિત બની રહ્યું છે તેથી Vr પાસે અથવા Vxyz4π0 L2L2dyx2z2y y2 જેમાં 4π0બહાર નીકળી આવે છે વીજભાર Y અક્ષ પર આવેલા છે તેથી વીજભારના x અને z ઘટકો 0 છે હું તેની ગણતરી કોઈક Y પર કરીશ અહીં મારે થોડા નોટેશન બદલવા પડશે હું સૂચવવા માટે એક પ્રાઇમ મૂકીશ કારણ કે તે બતાવવા માટે હું y લખું છું અને તેનું સંકલન કરું છું તેથી હું y y2 પર આ સ્થિતિમાન ક્ષેત્રની ગણતરી કરી રહ્યો છું તે સંકલનનો ભાગ છે જે આપણે કરવા જઈ રહ્યા છીએ તો હવે ચાલો આપણે સંકલન કરીએ x2z22 આથી Vxyz4π0 L2L2dy2y y2સંકલન કરવા માટે હવે હું નીચે પ્રમાણે આગળ વધીએ તે માટે y yρ tanθ ∴ dy ρx2secθ dθ 1tan 1yL2to 2tan 1y L2 તેથી કે હવે સંકલન નીચે દર્શાવ્યા પ્રમાણે લખી શકાય છે આ નેગેટીવ ચિન્હ બીજી રીતે મર્યાદા માં ફેરફાર કરે છે તે ખાસ ધ્યાનમાં રાખો Vxyz4π021 sec2θdθ sec અને આ એક sec રદ થાય છે અને હું અહીં sec સાથે બાકી રહેલ છું Vxyz4π0 L2L2dy2y y2 Let y yρtanθ ∴ dyρθdθ 1yL2to 2 y L2 અને તેથી પોટેન્શિયલ Vxyzબને છે તેને નીચે મુજબ લખીએ Vxyz4π021secθdθ 4π0ln⁡|sec1tan1sec2tan2| તે જવાબ છે હવે આપણે આ બાબતમાં ચોક્કસ રીતે રસ બતાવીએ તો આ લિમિટ L અનંત સુધી જાય છે અથવા y0 બને છે તેને બીજા શબ્દોમાં કહીએ તો L→∞ અથવા y→0 અહીં આપણે લિમિટ L અનંત સુધી જાય છે તેમ આગળ વધીએ L→∞ 1yL2tan 1yL2tan 2y L2 1tan 1yL2 tan 1 yL2તે જ રીતે tan 2 y L2 તે આપણને નીચે પ્રમાણેના સમીકરણો આપે છે Vxyz4π0ln⁡|sec1tan1sec2tan2| log ofsec1 1 cos1 tan 1 yL2તે જ રીતે tan 2 y L2 અહીં આપણે tan 1 yL2ને ચકાસીએ આથી Vxyz4π0ln⁡|2y L22| આપણી પાસે tan 1ની કિંમત અને tan 2ની કિંમતો પ્રાપ્ય છે tan 1 yL2તે જ રીતે tan 2 y L2 અને તેથી sec 1અને sec 2 ની કિંમત નીચે પ્રમાણે મળશે sec 12yL22 sec 22y L22 તમે આ બધા કામ કરો છો અને L ને અનંત તરફ રાખવાની લિમિટમાં છો જેથી L or Minus તરીકે લઈ શકાય L→∞ L2±y→L2 Vxyz4π0ln L2421 તે આ હોવાનું બહાર આવ્યું છે જેમાં 4 ઉપરના પદમાં નથી પરંતુ નીચેના ભાગમાં છે હું તેના જેટલું લખી શકું છું કારણ કે L ઘણું છે 1 કરતા ઘણું વધારે છે L242ની કિંમત પણ એક કરતા ઘણી ઘણી વધારે છે L≫1 ∴ L242≫1 તેથી હું તે બધું લખી શકું છું કારણ કે Vxyz4π0ln L24 ln2 જેમાં આ પદ અનંત તરફ જાય છે જો કે આ સ્થિતિમાનની ગણતરી કરવામાં હું હંમેશાં તે અનંત ભાગની અવગણના કરી શકું છું તેથી L→∞L2±y→L2 Vxyz4π0ln 4L2421 Vxyz4π0ln L24 ln2 λ4π0lnρ L≫1∴L242≫1 Vxyz4π0ln L24 2ln λ2π0lnρ આ L માટેનો જવાબ છે તે અનંત તરફ દર્શાવતો જવાબ છે તેમજ તે જન્મજાત અભિવ્યક્તિ સાથે દર્શાવવામાં આવે છે અને તમે અનંત લાંબા વાયર માટે પરિચિત છો